જો તમને ફરીથી કોઈ પ્રશ્નો હોય તો તમે મને પૂછવા માટે મુક્ત છો તો મને ફરીથી તમને યાદ કરાવા દો કે આ ચોક્કસ પ્રોગ્રામ ના ભાગ રૂપે ચોક્કસ લાઇવ સેશન છે લાઇવ સેશન સિવાય એક ફોરમ છે જેમાં તમે કોઈપણ તકનીકી પ્રશ્નો પૂછી શકો છો તેથી શક્ય રીતે ફોરમનો નો ઉપયોગ કરો તમે કાળજી લો અને હું લેબ સૈયદને સોંપીશ હવે આપણે અહીં અને અહીં બે છિદ્રો જોઈએ છે તેથી અહીં અંદરના ભાગે એક છિદ્ર છે તેથી કેવી રીતે બે છિદ્રો બનાવવા આપણે અહીં અને અહીં કંઈક નક્કર બનાવી શકીએ છીએ પછી આપણે તે નક્કર સપાટી પર છિદ્ર બનાવી શકીએ તેથી પ્રથમ નક્કર સપાટી બનાવવા માટે આપણે દ્વિ પરિમાણીય સ્કેચ દોરવા પડશે તેથી હું સપાટી ઉપર સ્કેચ દોરીશ પછી હું વર્તુળની જેમ સ્ટ્રક્ચર બનાવીશ તેથી હું અહીં એક છિદ્ર બનાવવા માંગું છું તેથી હું અહીં એક વર્તુળ દોરીશ મને આના જેવા વ્યાસવાળી નક્કર રચના જોઈએ છે અને તેની અંદર મને અહીં આના જેવા છિદ્રની જરૂર છે હવે હું વર્તુળોમાં પરિમાણ ઉમેરવા માંગું છું છિદ્રનું પરિમાણ બોલ્ટ નું પરિમાણ 3 mm મિલિમીટર હોવું જોઈએ તેથી છિદ્રનું પરિમાણ આપણે તેને 2 5 તરીકે લઈએ ચાલો આપણે 2 5 કહીએ હવે છિદ્રનુ સ્થાન જેમ કે તે ઠીક છે આપણે બધું ફિક્સ કરીશું હવે ત્રણ વધુ પરિમાણો જરૂરી છે આપણે તે બધા ત્રણ પરિમાણો ઉમેરીશું આ લગભગ 3 mm છે તે બોલ્ટ માટે હશે આ M3 બોલ્ટ્સ છે તેથી આ પરિમાણ 3 mm થી ઓછું હશે અને માની લો કે આ એક છિદ્ર છે જે આપણે 3D પ્રિંટરનો ઉપયોગ કરીને બનાવ્યુ છે જો આપણે CAD સોફ્ટવેર માં 3 mm વ્યાસ આપીશું અને 3D પ્રિન્ટિંગ કરીએ અને આ પરિમાણને માપ્યા પછી તે 3 mmથી ઓછું હશે ત્યાં સ્ટ્રેન ગેજ હશે અને તે કોઈપણ રીતે 3 mm થી ઓછું હશે તેથી આ સ્ક્રુ માટે ત્યાં થ્રેડ હશે જો તમે આ બોલ્ટ ને સીધો સ્ક્રૂ કરવા માંગતા હો તો આપણને આ પરિમાણ કરતા ઓછા આ પરિમાણની જરૂર છે તેથી આપણે M3 ની કિંમત કરતા 0 5 mm ઓછું આપી શકીએ છીએ તેથી જો આપણે 2 5 mmનું છિદ્ર મૂકીએ અને પછી આપણે સમજી શકીએ કે તે પ્લાસ્ટિક મટીરિયલ છે જે આપણે આ બોલ્ટ ને સ્ક્રૂ કરતી વખતે આને સીધી સ્ક્રૂ કરી શકીએ છીએ આપણે આ છિદ્રમાં એક થ્રેડ બનાવીશું તેથી તે એક ચુસ્ત ફિટ હશે તેથી 3 mm ના બોલ્ટ માટે આપણે 2 5 mm નું છિદ્ર બનાવીશું અને નક્કર સપાટી આ મૂલ્યની તુલનાએ લગભગ બે ગણી અથવા વધુ હોવી જોઈએ તેથી ચાલો આપણે અહીં કહીએ કે આપણે 7 mm અથવા 8 mm આપી શકીએ છીએ તેનો વ્યાસ બાહ્ય નક્કર બોડી નો વ્યાસ નળાકાર વ્યાસ 8 mm હોઈ શકે છે આ છિદ્ર ના 2 ગણા કરતા વધુ લેવા ભલામણ કરવામાં આવે છે તેથી હું અહીં 8 mm રાખીશ અહીં છિદ્રનું પરિમાણ 2 5 mm અને નક્કર પરિમાણ 8 mm હશે અને આ એંક્લોઝરમાં આપણને ક્યા તે છિદ્રની જરૂર છે તે જ પ્રશ્ન છે તમે જાણો છો કે હવે આપણે જૂના ડ્રોઇંગ પર જઈ શકીએ છીએ હવે આપણે સ્ક્રીન ને સ્વિચ કરી શકીએ છીએ અહીં કેન્દ્રથી આ ધાર તરફ જુઓ જે 8 mm છે આપણે ડિઝાઇન કરતી વખતે તેને ફિક્સ કર્યું છે આ 10 mm છે અને આ પણ 10 mm છે અને નીચેની લાઇન થી વર્તુળની મધ્ય લાઇન સુધી 30 mm હશે તેથી આપણે CAD સોફ્ટવેર માં આ 10 mm પરિમાણ અને આ 30 mm પરિમાણ દાખલ કરી શકીએ છીએ હું કેન્દ્રથી આ ધાર સુધીના ડાયમેન્શન ટૂલ ને ક્લિક કરીશ જે 10 mm છે અને અહીંથી આ તળિયાની લાઇન સુધી જે 30 mm છે તેથી આ પરિમાણ કેન્દ્રથી અહીં આ લાઇન આ બાહ્ય લાઇન નુ છે જે 10 mm છે અને મધ્ય બિંદુથી આ તળિયાની લાઇન સુધી 30 mm છે હવે આપણે સ્કેચ સમાપ્ત કરી શકીએ છીએ આપણને અહીં પણ એક વધુ છિદ્રની જરૂર છે તેથી હું ક્લિક કરીશ પહેલા મારે અહીં નક્કર રચના બનાવવી પડશે હું ફિનિશ સ્કેચ પર ક્લિક કરીશ અને પછી હું 3D મોડેલ પર જઈશ હું એક્સ્ટ્રુડ પર ક્લિક કરીશ તેથી એક્સ્ટ્રુડિંગ માટે હું અહીં એક છિદ્ર અને એક નક્કર બોડી ઇચ્છું છું તેથી હું આ વર્તુળ અને આ વર્તુળ વચ્ચેની જગ્યામાં ક્લિક કરીશ તો અહીં જુઓ તે અહીં એક છિદ્રની જેમ આવ્યું ત્યાં અંદર એક છિદ્ર છે અને બહાર એક નક્કર બોડી છે તો અહીંથી અહીંની ઉંચાઇ પણ 28 mm છે તેથી આ સારું રહેશે હું ક્લિક કરીશ તેથી અહીં જુઓ કે જો તમે ફેરવો છો તો ત્યાં એક છિદ્રવાળુ નક્કર બોડી છે છિદ્રનું પરિમાણ 2 5 mm છે આપણે ઇંસ્પેક્ટ ટુલ દ્વારા માપી શકીએ છીએ અને માપો વ્યાસ 2 5 mm અને ત્રિજ્યા 1 25 mm છે હવે મેં કહ્યું તેમ હું આની મધ્યમાં પ્લેન બનાવવા માંગુ છું તેથી તે બનાવવા માટે હું 3D મોડેલ પર જઈશ અને હું આ ડાઉનસાઇડ એરો પર ક્લિક કરીશ અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્લેન બનાવવા માટે ઘણા બધા વિકલ્પો છે પ્રથમ વિકલ્પ એ પ્લેન થી ઓફસેટ છે એનો અર્થ એ કે એક સપાટીથી આપણને ચોક્કસ અંતરે બીજા પ્લેન ની જરૂર છે આપણે પસંદ કરી શકીએ છીએ આપણે આ વિકલ્પ પસંદ કરી શકીએ હું આને પસંદ કરીશ આ બે પ્લેન વચ્ચેનું આ મધ્ય પ્લેન જે મારા કિસ્સામાં લાગુ પડશે તેથી હું આ પ્લેનને પસંદ કરીશ અને પછી હું આ પ્લેનને પસંદ કરીશ તેથી આપણે અહીં એક નવું પ્લેન જોઈ શકીએ છીએ અહીં આ ડાબી બાજુ આપણે મારા ઓબ્જેક્ટ નુ નામ બોટમ પાર્ટ જોઈ શકીએ છીએ મેં ફાઇલ સેવ કરી છે આ ભાગ ત્રણ છે આ ઓરિજિન છે અને પ્લેન જે આપણી પાસે છે આ એક્સિસ છે જે આપણી પાસે છે અને આ અહીં કેન્દ્ર બિંદુ છે ચાલો આપણે જોઈએ આ પહેલું ફંક્શન છે જેનો ઉપયોગ મે એક્સ્ટ્રૂડ કરવા માટે કર્યો છે આ મેં 60 mm લંબાઈ અને 60 mm ઉંચાઇ સાથે બનાવેલું સ્કેચ હતું આ આગલું ફંક્શન છે જેનો ઉપયોગ મેં એક્સ્ટ્રૂઝનમા કર્યો છે અને સ્કેચ આ હતું અહીં આપણે વાદળી રંગમાં જોઈ શકીએ છીએ પછી ચોરસ લંબાઈ અને ઉંચાઈ 56 mm હતી અને આ લાઇન બાહ્ય સપાટી અને અહીંની લાઇન વચ્ચેનું પરિમાણ 2 mm હતું તે જ રીતે 2 mm દિવાલની જાડાઈ બનાવવા માટે 2 mm અને આગળ એક નક્કર બોડી અને એક છિદ્રનું એકસાથે એક્સ્ટ્રુઝન કરવુ એ છે આ આપણે તેના માટે બનાવેલું સ્કેચ હતું તેથી CAD સોફ્ટવેર માં આ એક ખૂબ જ ઉપયોગી વિકલ્પ છે મોટાભાગના બધા સોફ્ટવેર માં ત્યાં એક વિકલ્પ હશે તેને ટ્રી કહે છે તેથી આ સર્વર ભાગ છે અને આ છે તેથી અહીં આપણે બનાવેલું પ્લેન છે અને ધારો કે જો આપણે બોક્સ ના આ પરિમાણને બદલવા માંગતા હો અથવા હું આ છિદ્રને અહીં ક્યાંક 2 mmની જેમ મૂકવા માંગું છું 2 mm હું અહીંથી અહીં પરિવર્તન કરવા માંગુ છું પછી હું સીધા આ ટ્રી પર જઈ શકું છું અને હું અહીં રાઇટ ક્લિક કરી શકું છું અને એડીટ સ્કેચ પર ક્લિક કરી શકું છું અને પછી હું આ મૂલ્ય બદલી શકું છું અને તે જ રીતે અપડેટ થયેલ ઓબ્જેક્ટ આવશે તેથી હવે આપણે બનાવેલ આ પ્લેન ના સંદર્ભમાં આપણે આ ફિચર નું મિરર કરીશું તેથી આ 3D મોડેલ માં મિરર માટે હું અહીં એક પેટર્ન પસંદ કરીશ ત્યાં એક મિરર છે તેથી જ્યારે હું મિરર ફિચર મિરર વિકલ્પ પર ક્લિક કરું છું ત્યારે પહેલા મારે તે ફીચર પર ક્લિક કરવું પડશે જેનુ હું મિરર કરવા માંગું છું તેથી હું અહીં આ ફિચર ને ક્લિક કરીશ હું ફિચર અહીં અથવા ટ્રી માંથી પસંદ કરી શકું છું હવે હું ટ્રી માંથી પસંદ કરીશ આ ફીચર છે જે હું મિરર કરવા માંગું છું અને હવે હું અહીં મિરર પ્લેન ને ક્લિક કરીશ હું અહીં ક્લિક કરીશ હું અહીં ક્લિક કરીશ અથવા હું મિરર પ્લેન ને પસંદ કરવા માટે અહીં ક્લિક કરી શકું છું હું આ ફિચર ને મિરર કરવા માંગું છું હવે જ્યારે હું અહીં ક્લિક કરું છું અને ઓકે દબાવો ત્યારે તે નવો ફિચર બનાવવામાં આવે છે નવો મિરર ફિચર બનાવવામાં આવે છે હવે મને આ પ્લેનની જરૂર નથી હું તેને કાઢી શકતો નથી કારણ કે મેં આ પ્લેન નો ઉપયોગ કરીને 3D ઓબ્જેક્ટ માં કેટલાક ફેરફારો કર્યા છે હું આ પ્લેનની દૃશ્યતા ઘટાડી શકું છું અહીં પ્લેન પર માઉસ પર જમણુ બટન ક્લિક કરો અને વિઝિબ્લિટિ માં અહીં ક્લિક કરીને આ અદૃશ્ય થઈ જશે હવે આ મેં બનાવેલો નીચેનો ભાગ છે અને એક બીજી બાબત એ છે કે આપણે ચર્ચા કરી તે મુજબ અહીં એક છિદ્ર બનાવવું છે તેથી તે છિદ્ર બનાવવા માટે હું અહીં એક સ્કેચ બનાવવા માંગું છું પછી હું આ ઓબ્જેક્ટ માંથી કેટલાક મટીરિયલ ને બાદ કરું છું તેથી હું ક્રિએટ અ સ્કેચ પર ક્લિક કરીશ અને ત્યારબાદ હું વર્તુળ પર ક્લિક કરીશ અને હવે આપણે પરિમાણો આપવાના છે વર્તુળનું પરિમાણ કદાચ 10 mm 1 સેન્ટિમીટર હશે હું તે સ્વીચ માંથી કેટલાક વાયર લેવા માંગુ છું તેથી મારે 10 mm વ્યાસવાળા છિદ્રની જરૂર છે હવે હું અહીં 10 mm દાખલ કરીશ અને હવે અહીં જો તમે જુઓ છો કે આ સ્કેચ ને પ્રતિબંધિત કરવા માટે આપણને વધુ બે પરિમાણોની જરૂર છે હું ફરીથી ડાયમેન્શન પર ક્લિક કરીશ અને અહીંથી અહીં હવે 3 633 છે હું 30 mm દાખલ કરીશ આ કુલ લંબાઈ 60 mm હતી તેથી હું આ છિદ્રને મધ્યમાં મૂકવા માંગું છું તેથી હું 30 mm દાખલ કરીશ છિદ્રની મધ્યથી નીચેની લાઇન સુધી હાલમાં તે 19 mm છે આ બોક્સ ની ઉંચાઈ આ નીચેનો ભાગ 30 mm છે તેથી હું તેનો અડધો ભાગ દાખલ કરીશ જે 15 mm છે હવે વર્તુળનો રંગ કાળો થઈ ગયો છે હવે આપણે જોઈ શકીએ છીએ કે તે સંપૂર્ણ રીતે મર્યાદિત છે તેથી હું ફિનિશ્ડ સ્કેચ પર ક્લિક કરીશ અને હું સમાન એક્સટૃડ ફિચર નો ઉપયોગ કરીશ હું આઉટપુટ માં કટ મા બદલીશ હું ઓકે ક્લિક કરીશ હવે તમે જોઈ શકો છો કે ત્યાં એક છિદ્ર છે એંક્લોઝરના તળિયા ભાગમાં વાયર ને બહાર કાઢવા માટે એક છિદ્ર છે સ્ક્રૂ દાખલ કરવા માટે બે છિદ્રો છે આ આપણા એંક્લોઝર નો એક ભાગ છે તો હવે હું ટોચનો ભાગ પણ બનાવીશ તે બનાવવા માટે આપણે બીજો ભાગ બનાવવો પડશે તેથી હું તે જ નવી પ્રમાણભૂત ભાગ ફાઇલ ને ક્લિક કરીશ સટાંડર્ડ IPT ક્રિએટ્સ એ ટૂલ્સનો નવો પાથ છે ડોક્યુમેન્ટ સેટિંગ્સ માં હું યુનિટ ને મિલિમીટર અને કિલોગ્રામ માં બદલીશ ઓકે ક્લિક કરો પછી હું XY પ્લેન ના ઓરિજિન પર જઈશ હું એક સ્કેચ બનાવીશ હું એક લંબચોરસ બનાવીશ અને તેમાં બે બોલ્ટ્સ માટેની જોગવાઈ હશે અને સ્વીચ મૂકવા માટે લંબચોરસ છિદ્ર હશે હવે હું પરિમાણ 60 mm અને 60 mm દાખલ કરીશ જેમ આપણે ચર્ચા કરી છે હવે હું સ્કેચ સમાપ્ત કરીશ અને હું એક્સટ્રુડ કરીશ કારણ કે આપણે ચર્ચા કરીશું કે ટોચની જાડાઈ 5 mm હતી હું અહીં 5 mm દાખલ કરીશ જુઓ આપણે બનાવેલ આ એક નક્કર ભાગ છે અને હું આ ફાઇલ ને સેવ કરીશ અને નામ ટોપ પાર્ટ આપીશ હું મધ્યમાં લંબચોરસ છિદ્ર બનાવવા માંગુ છું અને બે છિદ્રો એક ડાબી બાજુએ અને બીજું જમણી બાજુએ તેથી તે બનાવવા માટે હું સપાટી પર સ્કેચ બનાવવા માંગુ છું હું સપાટી બનાવવા માટે આના પર ક્લિક કરીશ જો તમે માઉસ ના ડાબા બટન સાથે ફક્ત ક્લિક કરો તો આ વિકલ્પો દેખાશે અહીં તમે ફક્ત ક્રિએટ સ્કેચ પર ક્લિક કરી શકો છો અને યોગ્ય રીતે ઝૂમ ઇન અથવા ઝૂમ આઉટ કરી શકો છો હવે હું અહીં એક લંબચોરસ બનાવીશ જેમ આપણે ચર્ચા કરી છે કે લંબચોરસની પહોળાઇ 13 5 mm હતી અને લંબચોરસની ઉંચાઈ 21 mm હતી જુઓ આ લંબચોરસ મધ્યમાં નથી તેથી આપણે તેને કેન્દ્રમાં ખસેડવું પડશે ખસેડવા માટે આપણે આ ડાયમેન્શન ટૂલનો ઉપયોગ કરી શકીએ છીએ આ બાજુથી આ બાજુ આપણે ગણતરી કરી શકીએ છીએ કે કુલ લંબાઈ 60 mm હતી અને આ લંબાઈ 13 5 mm છે તેથી 60 13 5 2 23 25 અહીંથી આ લાઇન સુધી જે 23 25 હોવી જોઈએ અહીંથી આ લાઇન સુધી જે 23 25 હોવી જોઈએ હોરીઝોંટલી હવે તે કેન્દ્રમાં છે હવે આપણે આ વર્ટીકલ ભાગને પણ ગોઠવવું પડશે તેથી ચોરસની ઉંચાઈ 60 mm છે અહીં 2 19 આ લાઇન થી આ બાહ્ય લાઇન સુધી 19 5 હોઈ શકે છે અથવા આપણે આ લાઇન અને આ લાઇન ની વચ્ચેનું પરિમાણ ફિક્સ કરી શકિએ છીએ અહીંથી અહીં જે 19 હું ફિનિશ્ડ સ્કેચ પર ક્લિક કરીશ પછી હું એ જ એક્સટ્રુડ ફિચર નો ઉપયોગ કરીશ અને અહીં હું આઉટપુટ માં આ કટ પસંદ કરવા માંગું છું હવે જુઓ કે આપણી પાસે સ્વીચ મૂકવા માટે છિદ્ર સાથે ટોચનો ભાગ છે હવે મને અહીં એક છિદ્ર અને અહીં એક છિદ્રની જરૂર છે તેથી જેમ કે આપણે પહેલા કર્યું છે હું અહીં ડાબી બાજુએ એક છિદ્ર બનાવીશ પછી હું અહીં પ્લેન સાથે મિરર દ્વારા જમણી બાજુ એ એક છિદ્ર બનાવીશ હું પહેલા અહીં એક સ્કેચ બનાવીશ છિદ્રના પરિમાણ માં હું 3 mm પસંદ કરીશ તળિયાના ભાગમાં છિદ્રનું પરિમાણ 2 5 mm હતું હવે હું અહીં 3 mm પસંદ કરું છું કારણ એ છે કે આપણે આ છિદ્ર દ્વારા બોલ્ટ સ્ક્રૂ કરીશું તેથી બોલ્ટ ને આ ભાગ સાથે બાંધવાની જરૂર નથી તે નીચેનો ભાગ પકડશે તેથી અહીં આ છિદ્રથી બોલ્ટ સુધી ત્યાં થોડી ગેપ હોવી જોઈએ તેથી જ હું 3 mm છિદ્ર આપી રહ્યો છું 3 mm થી વધુ એ 3 mmના બોલ્ટ માટે ખૂબ મોટું થઇ જશે તેથી હું ફક્ત 3 mm આપીશ અને હોલ સેન્ટર થી આ લાઇન સુધીનુ 10 mm છે જેમ આપણે ચર્ચા કરી હતી અને કેન્દ્રથી નીચેની લાઇન સુધી જે 30 mm છે હું તે બે કિંમતો દાખલ કરીશ અને હું આ ફિનિશ્ડ સ્કેચ પર ક્લિક કરીશ અને હું એક્સટ્રુડ ફિચર નો ઉપયોગ કરીશ અને અહીં આઉટપુટ છે હું કટ વિકલ્પ પસંદ કરીશ અને હું ઓકે પર ક્લિક કરીશ હવે તમે જોઈ શકો છો કે મેં ડાબી બાજુએ એક છિદ્ર બનાવ્યું છે હું કાઉન્ટરસંક બોલ્ટ નો ઉપયોગ કરીશ તેથી મને આ સપાટીમાથી સ્ક્રુ દાખલ કરવા અથવા બોલ્ટ દાખલ કરવા માટે અહીં એક રચના જોઈએ છે તો અહીં હું કેમ્ફર ટૂલનો ઉપયોગ કરીશ અને હું આ વર્તુળને પસંદ કરીશ જેમાંથી હું કેમ્ફર બનાવવા માંગું છું તેથી સામાન્ય રીતે અંતર બોલ્ટના સાઈઝ ના અડધા જેટલું હશે તેથી આપણે 3 mm બોલ્ટનો ઉપયોગ કરતા હતા કરીશું અને કરી રહ્યા છીએ હું અહીં 1 5 mm મૂલ્ય દાખલ કરીશ તેથી જુઓ કે આપણે કાઉન્ટરસંક બોલ્ટ માટે એક છિદ્ર બનાવ્યું છે હવે મધ્યમાં મિરર રાખીને હું આ છિદ્ર અને આ કેમ્ફર નુ મિરર બનાવીશ તેથી હું બંને વચ્ચે મિરર મિડપ્લેન બનાવીશ આ સપાટી અને આ સપાટી તેથી આ મેં બનાવેલું પ્લેન છે તેથી મિરરિંગ માટે હું મિરર ફિચર નો ઉપયોગ કરીશ અને હું પસંદ કરીશ કે હું અહીંથી આ છિદ્ર અને અહીં કેમ્ફર પસંદ કરી શકું છું અથવા હું અહીંથી આ ટ્રી માંથી પસંદ કરી શકું છું મેં એક્સ્ટ્ર્યુઝન અને કેમ્ફર પસંદ કર્યું હું મિરર પ્લેન પસંદ કરવા માટે મિરર પ્લેન પસંદ કરીશ અને હું તેને પસંદ કરીશ અહીં આપણી પાસે આ શબ્દ છે ટોચ સ્વીચ માટે એક છિદ્ર સાથે અને બે બોલ્ટ્સ માટે બે છિદ્ર છે મારે હવે આ પ્લેન ની જરૂર નથી તેથી હું અહીં પ્લેન ની દૃશ્યતા ને અક્ષમ કરીશ વર્ક પ્લેન પર રાઇટ ક્લિક કરો જે પ્લેન મેં બનાવેલ છે અને હું દૃશ્યતા ને અક્ષમ કરવા માટે આ દૃશ્યતા પસંદ કરીશ આ મેં ટોચનો ભાગ લીધો છે હું આ ફાઈલ ને સેવ કરીશ અને આ મેં બનાવેલ નીચેનો ભાગ હતો હવે હું એસેમ્બલી બનાવીશ અને આને સ્વીચ માટેના આખા એંક્લોઝર તરીકે બનાવીશ અહીં નવામા આ નવામાથી હું પ્રમાણભૂત I A M પ્રમાણભૂત ભાગ પસંદ કરીશ હું ક્રિએટ પર ક્લિક કરીશ આ નવી એસેમ્બલી ફાઇલ છે હું આ ડોક્યુમેંટ વિંડો ને મહત્તમ કરીશ અને ક્યાંય આ એસેમ્બલી ફાઇલ નથી હું નીચેનો ભાગ અને ટોચનો ભાગ આ મૂલ્યમાં મૂકવા માંગું છું તેના માટે હું આ પ્લેસ બટન સાથે આ સ્થાનનો ઉપયોગ કરીશ આ નીચેનો ભાગ છે આ તે નીચેનો ભાગ છે મેં આકસ્મિક રીતે અહીં નીચેના બે ભાગો બનાવ્યા છે હું હમણાં જ એસ્કેપ પર ક્લિક કરું છું અને હું આ ટ્રી મા આ નીચેના ભાગ બે પર ક્લિક કરું છું અને ડિલિટ ને દબાવો મારે અહીં ટોચનો ભાગ મુકવો પડશે હું ઉપરના ભાગ પર ક્લિક કરું છું અને હું ઓપન પર ક્લિક કરીશ તેથી ચાલો હું તેને અહીં મુકીશ અને હું એસ્કેપ ને દબાવું છું અહીં જુઓ આ આપણે એંક્લોઝર બનાવીશું અને હું ઉપરના ભાગને નીચેના ભાગ પર ચોક્કસ સ્થાને મૂકીશ તે માટે જેમ કે આપણે આ સ્કેચ માં વાપરીએ છીએ ભાગો વચ્ચેના પરિમાણોને મર્યાદિત કરવા માટે આપણી પાસે કેટલાક વિકલ્પો છે તેથી આ બંને ઓબ્જેક્ટ ની નીચેના ભાગમાં અને ટોચની જગ્યાએ વ્યવહારીક રીતે આ સપાટી અને આ સપાટીને એંક્લોઝર માટે પ્લેન માં હોવી જોઈએ અને આ સપાટી અને આ સપાટી એક સમાન પ્લેન માં હોવા જોઈએ અને પછી આ સપાટી અને આ સપાટી એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ તેથી હું ક્ન્સ્ટ્રેઇન પર ક્લિક કરીશ અહીં ફ્લશ ક્ન્સ્ટ્રેઇન છે ફ્લશ એસેમ્બલી છે અને અહીં મેટિંગ એસેમ્બલી છે હું આ ફ્લશ એસેમ્બલી નો ઉપયોગ કરીશ અહીં તે એકબીજાની નજીક બે ભાગોનું સ્થાન બતાવી રહ્યું છે આ રીતે આપણને આ સપાટીની અને આ સપાટીની જરૂર છે તેથી હું માત્ર અહીં સપાટી પર ક્લિક કરીશ પછી હું આ સપાટી પર ક્લિક કરીશ હવે હું મેટ વિકલ્પ પર જઇશ અહીં ફ્લશ વિકલ્પમાં ક્લિક કરીશ હવે આ રીતે હું ઇચ્છું છું પરંતુ ટોચનો ભાગ નીચેના ભાગની અંદર આવ્યો તે ઠીક છે હું ખસેડી શકું છું હવે હું આ સપાટી અને આ સપાટીને સમાન ફ્લશ જોઇન્ટ માં નિયંત્રિત કરવા માંગુ છું હું ઓક પર ક્લિક કરું છું હવે હું આ નાની સપાટી અને આ સપાટીને એક બીજાના સંપર્કમાં રહેવા માંગું છું હું અહીં ક્ન્સ્ટ્રેઇન પર ક્લિક કરીશ તે મેટ વિકલ્પ માં છે હું સપાટી પર ક્લિક કરીશ અને પછી સપાટી મેળવીશ હું ઓક ક્લિક કરું છું અહીં જુઓ હવે આપણુ એંક્લોઝર તૈયાર છે તેથી આ માત્ર ચોરસ એંક્લોઝર જેવું લાગે છે તેથી સારા એસ્થેટિક માટે આપણે આ કિનારીઓને એક ફીલેટ આપી શકીએ છીએ જેનો અર્થ છે કે આપણે આ કિનારીઓને થોડો વળાંક બનાવી શકીએ છીએ તે માટે તે કરતા પહેલા હું આ ફાઇલ ને સેવ કરીશ તે CAD છે એંક્લોઝર એસેમ્બલી છે આ એસેમ્બલી છે અને આપણે નીચેના ભાગને ક્લિક કરીએ છીએ આપણે અહીં બતાવીશું અને જો આપણે ઉપરના ભાગને ક્લિક કરીએ તો તે હંમેશા બતાવશે તેથી હું કિનારીઓ પર એક ફીલેટ બનાવવા માંગું છું હું આ એક ધાર પસંદ કરીશ અને હું 3D મોડેલ માં આ ફિલેટ વિકલ્પ પર ક્લિક કરીશ હું ફીલેટ વિકલ્પ પર ક્લિક કરીશ હું ઇચ્છું છું કે આ ધાર કર્વી હોય ડિફોલ્ટ મૂલ્ય 2 mm છે હું વળગી રહીશ કે હું આ ધાર પસંદ કરીશ પછી હું આ અને આ એક પસંદ કરીશ હું આ ધાર આ ધાર આ ધાર અને આ એક જ સમયે કર્વી બનવા માંગું છું અને હું ક્લિક કરીશ અને ત્યારબાદ સેવ કરીને એંક્લોઝર એસેમ્બલી પર જાઓ અહીં આપણે જોઈ શકીએ છીએ કે થોડી વળાંક છે તેથી હું પણ ટોચ ના ભાગ સાથે તે જ કરવા માંગુ છું હું આ ધાર ને પસંદ કરીશ અને આ ધારને પસંદ કરીશ અને હું પછી ફિલેટ પર ક્લિક કરીશ હું આ ધાર આ ધાર અને આ ધાર આ ધાર આ એક આ અને આ એક પર ક્લિક કરીશ હું સેવ પર ક્લિક કરીશ હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ધાર કર્વી છે તેથી તે થોડી વધુ એસ્થેટિક લાગે છે આ ભાગોમાંથી એસેમ્બલી બનાવવાનો એક ફાયદો એ છે કે જો આપણે કેટલાક પરિમાણો ગુમાવીએ છીએ અથવા આપણે જો ઉપરના ભાગનું ખોટું પરિમાણ મૂલ્ય લીધુ છે અને અહીં આ કિસ્સામાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બે છિદ્રો અલાઇન છે અહીં થોડુંક અલગ છે કારણ કે આ વર્તુળનો વ્યાસ 3 mm છે અને અહીં આ માત્ર 2 5 mm છે એ જ રીતે આ વર્તુળ પર પણ આ છિદ્ર પણ બહાર લેવા માટે એક છિદ્ર છે તેથી આપણે આ નીચેના ભાગની ફાઇલ અને ટોચના ભાગની ફાઇલ નો 3D પ્રિન્ટિંગ માટે ઉપયોગ કરીશું તેથી હું આ નીચેનો ભાગ પસંદ કરીશ અને પછી મારે આ ફાઇલ ને 3D પ્રિન્ટિંગ માટે સંગ્રહિત કરવી પડશે તેથી આ ઓટોડેસ્ક ઇનવેન્ટર સોફ્ટવૅર જેનો હું ઉપયોગ કરી રહ્યો છું તે ભાગોને ડોટ ફોર્મેટ માં સેવ કરે છે મારે કેટલાક અન્ય ફોર્મેટ જોઈએ છે જે 3D પ્રિંટર સોફ્ટવૅર માં વાંચી શકાય તેવા છે તેથી હું ફાઇલ પર જઈશ અને હું વિકલ્પ તરીકે સેવ પર જઈશ હું સેવ પર ક્લિક કરીશ અહીં ડિફોલ્ટ ફાઇલ એક્સ્ટેંશન છે તે હું અહીં પસંદ કરીશ અને હું STL ફોર્મેટ માં ફાઇલ ઇચ્છું છું જે 3D પ્રિંટર સોફ્ટવૅર માટે ડિફોલ્ટ ફાઇલ એક્સ્ટેંશન છે હવે આને ડોટ STLફોર્મેટ માં વેક્ટર ફાઇલ માં કન્વર્ટ કરવામાં આવ્યું છે મારે આ ટોચનો ભાગ તે જ ફોર્મેટ માં જોઈએ છે જે stl ફાઇલ છે હું સેવ માં ડોટ stl તરીકે અહીં ક્લિક કરીશ હવે આ એક વેક્ટર ફાઇલ માં પણ રૂપાંતરિત થયું